આ સત્રમાં આપનું સ્વાગત છે આપણે ટેસ્ટીંગ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ પર આપણી ચર્ચા ચાલુ રાખીશું યાદ રાખો કે છેલ્લા સત્રમાં આપણે કહ્યું હતું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ દાખલામાં ઘણી અપેક્ષાઓ છે તે અર્થમાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ નમૂના ટેસ્ટીંગ ને ખૂબ જ સરળ બનાવશે કારણ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેશન ખૂબ જ સારી રીતે રચાયેલા સિદ્ધાંતો પર જોવા મળે છે પરંતુ આપણે જોતા હતા કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સમાં રજૂ કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ ખરેખર ટેસ્ટીંગ ને મુશ્કેલ બનાવે છે અથવા તેઓ નવા પ્રકારની ભૂલોને વિવિધ ટેસ્ટીંગ સ્ટ્રેટેજિઓની જરૂર પડે છે આપણે જ્યાં છેલ્લી વખત ચર્ચા કરી રહ્યા છીએ ત્યાંથી આગળ વધીએ વારસાગતતા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ દાખલાની અગ્રણી લાક્ષણિકતા છે અને વારસાઈ કોડના પુનuseઉપયોગમાં મદદ કરે છે એકવાર કોડ બેઝ ક્લાસમાં પાછો ફર્યા પછી કોડનો મેળવેલા ક્લાસોમાં ફરીથી ઉપયોગ થાય છે પ્રશ્ન એ છે કે જો પદ્ધતિઓ આધાર ક્લાસમાં ટેસ્ટીંગ કરવામાં આવી છે તે પદ્ધતિઓ એકવાર તેઓ ડેરીવેટીવ ક્લાસમાં વારસામાં મળી જાય તો તે ફરીથી ચકાસવી જોઈએ આપણે છેલ્લા સત્રમાં જોયું હતું કે વારસાગત પદ્ધતિઓની પુનestપરીક્ષા અપવાદને બદલે નિયમ છે બધી વારસાગત પદ્ધતિઓ ભલે તેઓ બેઝ ક્લાસમાં સારું કામ કરે ત્યાં કોઈ ગેરંટી નથી કે તેઓ ડેરીવેટીવ ક્લાસમાં યોગ્ય રીતે કામ કરશે નહીં અને વારસાગત પદ્ધતિને ડેરીવેટીવ ક્લાસમાં ફરીથી ચકાસવી પડશે જો આ તમારો ક્લાસ હિયાર્ચી છે તો ત્યાં એક બેઝ ક્લાસ છે અને પછી પ્રથમ લેવલ ડેરિવેટેડ ક્લાસમાં નવો ડેટા અને પદ્ધતિઓ રજૂ કરવામાં આવે છે અને પછી આ બંને પદ્ધતિઓ બીજા સ્તરના ડેરિવેટેડ ક્લાસ અને જે બધી પદ્ધતિઓ દ્વારા વારસામાં મળે છે આ બેઝ લેવલ ક્લાસો લીફ લેવલ ક્લાસ બધાને ફરીથી ટેસ્ટ કરવા પડશે જો તમને યાદ હોય તો આપણે કહ્યું હતું કે ફરીથી ટેસ્ટીંગ જરૂરી છે કારણ કે વપરાશનો નવો સંદર્ભ છે ઉપયોગના નવા સંદર્ભ શબ્દ દ્વારા આપણો અર્થ એ છે કે તારવેલા ક્લાસમાં નવા ક્લાસ ચલો રજૂ કરી શકાય છે ડેરીવેટીવ ક્લાસમાં નવી પદ્ધતિઓ હોઈ શકે છે અને તે નવો સંદર્ભ છે જેની સાથે વારસાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે અને તેમને ચકાસવાની જરૂર છે અને આ તે જ છે જે વેયુકરના એન્ટીકોમ્પોઝિશન એક્સિયોમથી અનુસરે છે ઉપલા સ્તરે પદ્ધતિનું યોગ્ય વર્તન એ ખાતરી આપતું નથી કે પદ્ધતિ નીચલા સ્તરના ક્લાસમાં વર્તે છે ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ આપણી પાસે બેઝ ક્લાસ A છે જ્યાં ક્લાસ વેરીએબલ x ને 100 ની કિંમત સોંપવામાં આવે છે અને પછી આપણી પાસે એક પદ્ધતિ m છે જે x ના મૂલ્ય સાથે ચાલાકી કરે છે પરંતુ પછી ખાતરી કરે છે કે મૂલ્ય હંમેશા 100 થી વધારે છે અને પદ્ધતિ m માટે યોગ્ય રીતે કામ કરવા માટે તે હંમેશા 100 હોવું જરૂરી છે પરંતુ પછી જ્યારે તેને પાછળથી ક્લાસ B માં વિસ્તૃત કરવામાં આવ્યું ત્યારે નવી પદ્ધતિ m1 રજૂ કરવામાં આવી પરંતુ પછી અહીં પ્રોગ્રામર જેમણે ક્લાસ A ને ક્લાસ B માં વિસ્તૃત કર્યો અપરિવર્તક પર ધ્યાન આપશો નહીં કે x 100 હશે તેણે x ને 1 બરાબર સોંપ્યું છે અને m જે A માં યોગ્ય રીતે કામ કરે છે m 1 કહેવાશે નિષ્ફળ જશે પદ્ધતિ m વિસ્તૃત ક્લાસ B માં નિષ્ફળ જશે m માં અને જ્યાં સુધી આપણે અહીં વિસ્તૃત ક્લાસ B માં m નું ટેસ્ટીંગ નહીં કરીએ ત્યાં સુધી આપણે તે ભૂલ શોધી શકીશું નહીં અહીં બીજું ઉદાહરણ છે અહીં આપણી પાસે ક્લાસ A છે જે બે પદ્ધતિઓ m1 અને m2 હતી અને m m2 પદ્ધતિઓ કહે છે અને ક્લાસ B જે વિસ્તૃત A પદ્ધતિ m2 ને ઓવરરાઇડ કરે છે હવે જ્યારે ડાયનામિક બંધનને કારણે ક્લાસ B ના સંદર્ભમાં m કહેવામાં આવે છે ત્યારે ક્લાસ B ના m 2 ને બોલાવવામાં આવશે ભલે m એ ક્લાસ A ના સંદર્ભમાં યોગ્ય રીતે કામ કર્યું હોય તે જ m જ્યારે ક્લાસ B માં વારસામાં મળે છે અને m m 2 ને બોલાવે છે પરંતુ m 2 ક્લાસ B માં m 2 સાથે જોડાય છે અને ક્લાસ B માં m નિષ્ફળ થઈ શકે છે આપણે અન્ય ઘણા ઉદાહરણો બનાવી શકીએ છીએ જેથી બેઝ ક્લાસમાં જે પદ્ધતિ યોગ્ય રીતે કામ કરે છે તે ડેરીવેટીવ ક્લાસમાં યોગ્ય રીતે કામ કરવામાં નિષ્ફળ જાય છે હું તમને વિનંતી કરું છું કે તમે થોડા ઉદાહરણો જાતે બનાવો જ્યાં પાયાના ક્લાસમાં પદ્ધતિ યોગ્ય રીતે કાર્ય કરે છે પરંતુ પછી જ્યારે વિસ્તૃત મેળવવામાં આવે છે અને પદ્ધતિ નિષ્ફળ જાય છે જેથી તમને સમજશે કે કેવી રીતે શા માટે પદ્ધતિઓની રીટેસ્ટ જરૂરી છે મહેરબાની કરીને પ્રયત્ન કરો અને અલબત્ત જો કોઈ ડેરીવેટીવ ક્લાસમાં ઓવરરાઇડ પદ્ધતિ હોય તો દેખીતી રીતે ઓવરરાઇડ પદ્ધતિનું ટેસ્ટીંગ કરવું પડશે ભલે તારવેલી અને ઓવરરાઇડ પદ્ધતિ દ્વારા રજૂ કરવામાં આવેલા નાના ફેરફાર પર હોય જો આપણે તેને એક ડેરીવેટીવ ક્લાસમાં જોઈએ તો આપણે બધી નવી પદ્ધતિઓ સ્પષ્ટપણે ચકાસવાની જરૂર છે કારણ કે આ પ્રથમ વખત ફરીથી ચકાસવામાં આવશે અને બધી વારસાગત પદ્ધતિઓનું ટેસ્ટીંગ કરવું પડશે કારણ કે આ વારસાગત પદ્ધતિઓનો સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવશે અને તમામ ઓવરરાઇડ પદ્ધતિઓ ફરીથી વ્યાખ્યાયિત પદ્ધતિઓનું ટેસ્ટીંગ કરવું પડશે ખરેખર તેનો અર્થ શું છે કે ડેરીવેટીવ ક્લાસની તમામ પદ્ધતિઓનું ટેસ્ટીંગ કરવું પડશે ઓબ્જેક્ટ ઓરિએન્ટેશન તે એક ટેસ્ટીંગ માટે સંબંધિત છે જ્યાં સુધી વારસાની વાત હોય ત્યાં સુધી ટેસ્ટીંગ ના પ્રયત્નોને ઘટાડવામાં કોઈ લાભ આપતો નથી હવે રીગ્રેસન ટેસ્ટીંગ વિશે શું જો આપણે ક્લાસના હયરરકી માં જો આપણે ટોપ લેવલ ક્લાસમાં પદ્ધતિમાં નાનો ફેરફાર કરીએ તો અન્ય ક્લાસોમાં તમારે શું કરવાનું છે શું આપણે માત્ર ટોપ લેવલ ક્લાસમાં પદ્ધતિની ટેસ્ટીંગ કરી શકીએ અને તેને ત્યાં જ છોડી દઈએ અથવા શું આપણે તેને તમામ ક્લાસના હયરરકી માં દરેક ક્લાસમાં સમાન પધ્ધતિથી ચકાસવાનું છે કમનસીબે જો આપણે નાનો ફેરફાર કરીએ તો ચાલો કહીએ કે show address બેઝ ક્લાસમાં એક પદ્ધતિ છે જે આ તમામ ક્લાસોમાં વારસામાં મળે છે હવે ચાલો કહીએ કે મેં એપ્લિકેશન વિકસાવ્યા પછી આપણે બેઝ ક્લાસમાં આ પદ્ધતિમાં નાનો ફેરફાર કરીએ છીએ તો શું આપણે તેને બેઝ ક્લાસમાં સારી રીતે ટેસ્ટ કરીએ અને તેને ત્યાં છોડી દઈએ ના આપણે હયરરકી માં દરેક ક્લાસમાં સમાન પદ્ધતિનું ટેસ્ટીંગ કરવું પડશે જો આપણી પાસે ડીપ ક્લાસનું હયરરકી હોય તો આપણે ઘણું ટેસ્ટીંગ કરવું પડશે આપણે કદાચ એક ડેરીવેટીવ ક્લાસમાં હોઈએ આપણે ફક્ત એક પદ્ધતિ અથવા બે પદ્ધતિઓ અથવા થોડા ડેટા ચલો ઉમેરી શકીએ પરંતુ તે બધી વારસાગત પદ્ધતિઓ ફરીથી ચકાસવી પડે છે અને આપણી પાસે અહીં ખામીઓ થવાની સંભાવના વધારે છે કારણ કે ઘણી બધી પદ્ધતિઓ એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરતી હોય છે વૈશ્વિક ચલો તે એક પ્રક્રિયાગત કાર્યક્રમ જેવું કંઈક છે જ્યાં આપણી પાસે વૈશ્વિક ચલો છે અને તમામ પદ્ધતિઓ તેમના દ્વારા આંતર ક્રિયાપ્રતિક્રિયા કરે છે ડીપ હયરરકી ના કિસ્સામાં એન્કેપ્સ્યુલેશન નબળું પડે છે જો આપણી પાસે ડીપ ક્લાસ હાયરાર્કી હોય તો તેનો ઉકેલ શું હોઈ શકે એક વાત એ છે કે ડીપ ક્લાસ હયરરકી ભૂલો રજૂ કરી શકે છે સોફ્ટવેરની ઓછી વિશ્વસનીયતામાં પરિણમે છે ટેસ્ટિબિલિટી ઘટાડે છે કારણ કે ઘણી બધી ટેસ્ટ કેર ટેસ્ટિંગમાં ખૂબ જ વધારે ટેસ્ટીંગ હોય છે થઈ શકે છે અને ખોટી આરંભ અને ભૂલી ગયેલી પદ્ધતિઓ પણ પરિણમી શકે છે એક શક્યતા એ છે કે આપણે ક્લાસના હયરરકી ને સપાટ કરી શકીએ પરંતુ પછી તેની પોતાની સમસ્યા પણ છે એક ઊંડા ક્લાસ હયરરકી સારો નથી અને જો આપણી પાસે C જેવી ભાષામાં બહુવિધ વારસો હોય તો આપણી પાસે ટેસ્ટીંગ કરવા માટે ઘણા બધા સંદર્ભ હોઈ શકે છે હવે એબસ્ટ્રેકટ અને સામાન્ય ક્લાસોનું શું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સમાં આપવામાં આવેલા એબસ્ટ્રેકટ ક્લાસો કોડના પુનઉપયોગને વધારવામાં મદદ કરે છે પરંતુ પછી આપણે એબસ્ટ્રેકટ ક્લાસને ઘણી રીતે વિસ્તૃત કરી શકીએ છીએ અને એક એબસ્ટ્રેકટ ક્લાસને ક્યારેય સંપૂર્ણ ચકાસાયેલ તરીકે ગણવામાં આવશે નહીં આપણે નથી કારણ કે એબસ્ટ્રેકટ ક્લાસની સીધી ટેસ્ટીંગ કરી શકાતી નથી તે ત્વરિત કરી શકાતી નથી આપણે ફક્ત તેના ડેરીવેટીવ ક્લાસો દ્વારા જ તેનું ટેસ્ટીંગ કરીએ છીએ અને દરેક વખતે જ્યારે આપણે એક ડેરીવેટીવ ક્લાસ ધરાવીએ છીએ ત્યારે તેની ટેસ્ટીંગ માટે આપણી પાસે કેસ હોય છે હવે પોલીમોર્ફિઝમનું શું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની આ બીજી અગ્રણી વિશેષતા છે આપણે જાણીએ છીએ કે પોલિમોર્ફિઝમ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં સ્ટેટિક બાઈન્ડીંગ છે અથવા ડાયનામિક બાઈન્ડીંગ છે દરેક કેસ માટે અલગ ટેસ્ટીંગ ની જરૂર છે ઓછામાં ઓછા સ્ટેટીકક્સ બંધન માટે છે આપણે જાણીએ છીએ કે કઈ પદ્ધતિઓથી તેને બાંધી શકાય છે પરંતુ ડાયનેમિક બાઈન્ડીંગના કિસ્સામાં ઘણા ક્લાસો પદ્ધતિ હોઈ શકે છે ઘણા ક્લાસોમાં જ્યાં તે ડાયનેમિક રીતે બંધાયેલ હોઈ શકે છે અને તમામ બંધનો શોધવાનું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે વિવિધ પ્રોગ્રામરો દ્વારા ક્લાસો પણ વિસ્તૃત થઈ શકે છે ફક્ત આ ઉદાહરણ જુઓ જ્યાં ક્લાસ c માં એક પદ્ધતિ છે જે S1 S2 અને S3 ની પદ્ધતિને માઉન્ટ કરે છે આપણને ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ માં મુશ્કેલી છે કારણ કે જ્યાં સુધી આપણી પાસે S2 S3 અને S1 ટેસ્ટીંગ અને સંકલિત ન હોય આપણે સીનું ટેસ્ટીંગ કરી શકતા નથી સર્વર ક્લાસ જે ક્લાસ સી સીને સેવા પૂરી પાડે છે તે ક્લાયંટ ક્લાસ છે જ્યાં સુધી આ ટેસ્ટીંગ અને સંકલિત ન થાય આપણે સીનું ટેસ્ટીંગ કરી શકતા નથી ડાયનામિક બંધન ટેસ્ટીંગ માં ચિંતાનું કારણ છે કારણ કે આપણે જાણતા નથી બાઇન્ડિંગ્સ શું હોઈ શકે છે આપણે માત્ર એક ઉદાહરણ આપવા માટે પ્રોગ્રામમાં થતી તમામ નિર્ભરતા શોધવા માટે માત્ર કોડ એનાલીસીસ સ્ટેટીકક્સ એનાલીસીસનો ઉપયોગ કરી શકતા નથી ચાલો કહીએ કે આપણી પાસે ક્લાસ મેમ્બર છે અને પછી આપણી પાસે અહીં એક પદ્ધતિ છે ચાલો કહીએ બુલિયન માન્ય પેયમેન્ટ સભ્ય પાસે ભારતીય એકાઉન્ટ યુકે એકાઉન્ટ યુરોપિયન યુનિયન એકાઉન્ટ અથવા જાપાની એકાઉન્ટ અથવા અન્ય કોઈ એકાઉન્ટ હોઈ શકે છે અને આપણે તેને વિઝા કાર્ડ અમેરિકન એક્સપ્રેસ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકીએ છીએ એકવાર પદ્ધતિ માન્ય થઇ જાય પછી પેમેન્ટ માં પ્રથમ સભ્ય આવે છે કારણ કે તે આવેલા સભ્યો ગોલ્ડ સભ્યો સિલ્વર સભ્ય અને સામાન્ય સભ્યમાં આવેલ છે પ્રથમ એ બાઈન્ડીંગ છે જે સભ્યના સંદર્ભમાં થાય છે હવે આપણે તે કાર્યમાં માન્ય પેમેન્ટની વિનંતી કરીએ છીએ માન્ય પેયમેન્ટ પણ કાર્ડમાં એકાઉન્ટ આમાંથી કોઈપણ સાથે બંધાયેલ હોઈ શકે છે અહીં 3 છે અને અહીં 5 છે અને પછી અહીં 3 છે આપણી પાસે ટેસ્ટીંગ માટે 45 સંભવિત સંયોજન છે અને આપણી પાસે અહીં વધુ પરિમાણો હોઈ શકે છે અને તે ટેસ્ટીંગ કેસોની સંખ્યાને ઉડાવી શકે છે એક શક્યતા એ છે કે આપણે જોડી મુજબના ટેસ્ટીંગ નો પ્રયાસ કરી શકીએ જો આપણે જોડી મુજબના ટેસ્ટીંગ માટે અહીં આકૃતિ દોરીએ જો આપણી પાસે આ અને m જેવી ક્લાસ હિયાર્ચી હોય તો આ પદાર્થો m ની જગ્યાએ મૂકી શકાય છે તેઓ બંધાયેલા હોઈ શકે છે પદ્ધતિ આમાંથી કોઈપણ સાથે બંધાયેલ હોઈ શકે છે આપણે જોડી મુજબના ટેસ્ટીંગ કેસો કેવી રીતે મેળવી શકીએ તેના વિશે વિચારો આપણે થોડા સમય પહેલા જોડી મુજબના ટેસ્ટીંગ વિશે ચર્ચા કરી હતી અને આપણે સમાન સંદર્ભનો ઉપયોગ કરી શકીએ છીએ મારો મતલબ અહીં સમાન ખ્યાલ છે અને જોડી મુજબના ટેસ્ટીંગ ના કેસો મેળવો બીજી ગૂંચવણ જે iઊભી થાય છે તે એ છે કે જે કાર્યોમાં કાયમી ધોરણે મૂલ્યો સંગ્રહિત ન હોય તેવા કાર્યોથી વિપરીત ક્લાસ વિશેષતાઓ મૂલ્યોને કાયમી ધોરણે સંગ્રહિત કરે છે અને આપણે એક ક્લાસને સ્ટેટ હોવાનું માની શકીએ છીએ એક ક્લાસ રજૂ કરી શકાય છે પ્રક્રિયાના કાર્યક્રમમાં ક્લાસના સ્ટેટના વર્તનને સ્ટેટ મોડેલ સાથે રજૂ કરી શકાય છે આપણે મેથડ કોલિંગ અથવા ફંક્શન દ્વારા બીજા ફંક્શન અને ફંક્શન્સ વચ્ચેના તમામ સંભવિત કોલ્સ દ્વારા તેનું ટેસ્ટીંગ કરી શકીએ છીએ આપણે તેમના ઈન્ટીગ્રેશન ની ટેસ્ટીંગ કરી શકીએ છીએ પરંતુ અહીં સૌ પ્રથમ એક ક્લાસ એ ટેસ્ટીંગ નું એકમ છે અને જ્યારે આપણે અન્યને બોલાવવાની પદ્ધતિનું ટેસ્ટીંગ કરવાનો પ્રયાસ કરીએ છીએ પદ્ધતિઓ આપણે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે માત્ર એક પદ્ધતિનું ટેસ્ટીંગ કરવું એ બધી સંભવિત રીતો જે બીજી પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે તે પૂરતું નથી આપણે ક્લાસના વિવિધ સ્ટેટમાં પણ તેનું ટેસ્ટીંગ કરવું પડશે ક્લાસના સ્ટેટ સ્ટેટ મોડેલ દ્વારા આપવામાં આવે છે અને જે પદ્ધતિ કોલ્સ પર ઓબ્જેક્ટની સ્થિતિ કેવી રીતે બદલાય છે તે સ્પષ્ટ કરે છે જ્યારે પણ કોઈ ઓબ્જેક્ટ માટે પદ્ધતિ કહેવામાં આવે છે ત્યારે કેટલાક લક્ષણ બદલાઈ શકે છે અને ઓબ્જેક્ટ તેની સ્થિતિ બદલી શકે છે અને આપણે પહેલા એક ક્લાસનું સ્ટેટ મોડેલ બનાવવું પડશે અને સ્ટેટ મોડેલ હોઈ શકે છે આમ ઉપયોગ કરીને વિવિધ સ્ટેટનું નિર્માણ કરી શકાય છે સમાનતા ક્લાસને ઉદાહરણ ચલો પર વ્યાખ્યાયિત કરવામાં આવે છે આપણે ખરેખર શું કહીએ છીએ કે કોઈ વસ્તુના દાખલા ચલો તેઓ વાસ્તવમાં સ્ટેટને વ્યાખ્યાયિત કરે છે અને ચાલો કહીએ કે ઉદાહરણ ચલ મૂલ્યો 1 2 3 ધારણ કરી શકે છે અને તે કિસ્સામાં આપણે કહી શકીએ કે જ્યારે ઉદાહરણ ચલ હોય ત્યારે ત્રણ સ્ટેટ હોય છે મૂલ્ય 1 અથવા 2 અથવા 3 આપણે ઉદાહરણ ચલો પર સમાનતા ક્લાસો વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તે મૂલ્યો કે જેના માટે ક્લાસ સમાન સ્થિતિમાં રહે છે તે સમકક્ષ છે આપણે સમકક્ષતા ક્લાસોને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને તે આપણને ક્લાસના સ્ટેટ નક્કી કરવામાં મદદ કરશે અને એકવાર આપણી પાસે સ્ટેટનું મોડેલ જેકોબસનનું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ હિમાયત કરે છે કે આપણી પાસે તમામ સ્ટેટ સંક્રમણોને આવરી લેવા માટે ટેસ્ટીંગ ના કેસો હોવા જોઈએ અને એટલું જ નહીં દરેક સ્ટેટમાં બધી પદ્ધતિઓનું ટેસ્ટીંગ કરવું જરૂરી છે માત્ર એકવાર પદ્ધતિઓ ચકાસવા માટે પૂરતું નથી આપણી પાસે તમામ સ્ટેટને આવરી લેવામાં આવ્યા છે તમામ સ્ટેટ સંક્રમણોને આવરી લેવા માટે ટેસ્ટીંગ કેસોની રચના કરવામાં આવી છે અને પછી દરેક સ્ટેટમાં આપણે પદ્ધતિઓનું ટેસ્ટીંગ કરવાની જરૂર છે આ એક સ્ટેટ મોડેલનું ઉદાહરણ છે અને આપણે વિવિધ સ્ટેટ સંક્રમણો દ્વારા ઓબ્જેક્ટને વિવિધ સ્ટેટ ધારણ કરવાની જરૂર છે અને પછી આપણે દરેક સ્ટેટમાં પદ્ધતિઓનું સંપૂર્ણ ટેસ્ટીંગ કરવાની જરૂર છે પરંતુ પછી જો આપણી પાસે બહુવિધ ક્લાસો છે દરેકનું પોતાનું સ્ટેટ છે તેની ટેસ્ટીંગ કરો આપણે દરેક ક્લાસ કેવી રીતે બનાવીએ વિવિધ સ્ટેટને ધારો કે સ્ટેટના વિવિધ સંભવિત સંયોજનો છે જે ખૂબ જ મુશ્કેલ સમસ્યા છે કારણ કે આપણે દરેક ક્લાસમાં વ્યક્તિગત રીતે દરેક ક્લાસને લાગુ કરવાની પદ્ધતિઓ નથી આપણે ઉપયોગના કેસનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યાં ઘણા ક્લાસો છે જે આપણે ફક્ત એક ક્લાસની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અને પછી અન્ય પદ્ધતિઓ આપમેળે લાગુ કરવામાં આવે છે આપણે કદાચ શક્ય ન હોઈએ તે કિસ્સામાં તમામ સંભવિત સ્ટેટને પાર કરવું સહેલું ન હોઈ શકે સ્ટેટ નિયંત્રણનું સ્થાન સમગ્ર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્લિકેશન પર વહેંચાયેલું છે દરેક ક્લાસ પાસે તેનું પોતાનું સ્ટેટ મોડેલ છે પરંતુ આપણે એક ક્લાસની પદ્ધતિ કહી રહ્યા છીએ અને તમામ ક્લાસના તમામ સ્ટેટને આવરી લેવું મુશ્કેલ બની શકે છે પરંતુ ટેસ્ટીંગ કવરેજ એનાલીસીસ વિશે જે આપણે જોયું હતું પ્રક્રિયાગત કાર્યક્રમોના સંદર્ભમાં કવરેજ એનાલીસીસનું ટેસ્ટીંગ કરો આપણે જોયું છે કે સ્ટેટમેન્ટ કવરેજ કંડિશન કવરેજ બ્રાન્ચ કવરેજ પાથ કવરેજ વગેરેથી શરૂ થતા ટેસ્ટ કવરેજ એનાલીસીસના ઘણા ઉદાહરણો છે પરંતુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સના કિસ્સામાં તે ટેસ્ટ કવરેજ મેટ્રિક્સ ધરાવે છે કમનસીબે ના જોવામાં આવે છે કે ટેસ્ટીંગ કવરેજ મેટ્રિક આપણને તે મેટ્રિક્સની ગણતરી કરીને ટેસ્ટીંગ ની સંપૂર્ણતા નક્કી કરવામાં મદદ કરે છે ટેસ્ટીંગ કવરેજ મેટ્રિક સામાન્ય રીતે વ્યાજના કેટલા તત્વોને આવરી લેવામાં આવે છે તેના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે વ્યાજનું તત્વ નિવેદનો હોઈ શકે છે પછી આપણી પાસે નિવેદન કવરેજ છે વ્યાજનું તત્વ શાખા હોઈ શકે છે અને પછી આપણી પાસે શાખા કવરેજ છે અને જો આપણે દેખીતી રીતે વિચારીએ તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ માટે સ્ટેટમેન્ટ કવરેજ યોગ્ય કવરેજ મેટ્રિક નથી કારણ કે આપણે પહેલેથી જ કહ્યું હતું કે ભલે એક વખત પહેલાથી આવરી લેવામાં આવેલા બેઝ ક્લાસના સંદર્ભમાં સ્ટેટમેન્ટ આવરી લેવામાં આવે પણ પછી મેળવેલા સંદર્ભમાં ક્લાસ હશે આપણે ફરીથી તેનું ટેસ્ટીંગ કરવું પડશે માત્ર એટલું કહેવું કે નિવેદન આવરી લેવામાં આવ્યું છે તે વારસાગત હિયાર્ચી અને વારસાગત પદ્ધતિઓને કારણે પૂરતું નથી જેને ફરીથી ચકાસવાની જરૂર છે દરેક નિવેદનને એકવાર ચલાવવામાં આવે તે પછી માત્ર સ્ટેટમેન્ટ કવરેજ રાખવું એનો બહુ અર્થ નથી કારણ કે તેનું ટેસ્ટીંગ કરવું અર્થમાં બેઝ ક્લાસનો સંદર્ભ એ ઉદ્દેશિત ક્લાસમાં યોગ્ય રીતે કાર્ય કરેલા નિવેદનની કોઈ ગેરંટી નથી તેને ફરીથી ડેરીવેટીવ ક્લાસમાં ચલાવવું પડશે અને ઓબ્જેક્ટ લક્ષી કાર્યક્રમોના સંદર્ભમાં સરળ નિવેદન કવરેજ અર્થહીન છે તો પછી ઓબ્જેક્ટ લક્ષી કાર્યક્રમોના સંદર્ભમાં યોગ્ય કવરેજ માપદંડ શું છે આ હજુ પણ સંશોધનના ક્ષેત્રો છે જેમાંથી ઘણાં પરિણામો બહાર આવી રહ્યા છે પરંતુ પછી આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ માટે યોગ્ય ટેસ્ટ કવરેજ મેટ્રિક શું હોઈ શકે તે અંગે આપણો પોતાનો અંદાજ લગાવી શકીએ છીએ હવે ટેસ્ટીંગ પ્રક્રિયા સ્ટ્રેટેજી વિશે શું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સમાં પદ્ધતિઓ ખૂબ ટૂંકી હોય છે કારણ કે તે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સની લાક્ષણિકતા છે આપણે ખૂબ જ ટૂંકી પદ્ધતિઓ લખીએ છીએ અને પછી આપણી પાસે આ વારસો છે અને પછી વિવિધ ક્લાસોમાં પદ્ધતિ સહયોગ અને તે જ ક્લાસમાં પદ્ધતિઓ વલણ ધરાવે છે ટૂંકી અને જટિલતા ટેસ્ટીંગ પદ્ધતિઓથી ક્લાસ અથવા સંબંધોમાં પરિવર્તિત થાય છે કારણ કે પદ્ધતિઓ ટૂંકી હોય છે નાની પદ્ધતિઓ હોય છે ભૂલો ત્યાં હોવાની શક્યતા નથી ત્યાં ક્લાસ સંબંધો સંગઠન એકત્રીકરણ વારસામાં અને વધુ ભૂલો હોવાની શક્યતા છે આ સંદર્ભમાં આપણે તેના ડિઝાઇન મોડેલ દ્વારા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામનું ટેસ્ટીંગ કરવું પડશે કારણ કે ક્લાસ રિલેશનશિપ અને વધુ ડિઝાઇન મોડલનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવે છે અને પરંપરાગત કોડ આધારિત ટેસ્ટિંગ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ માટે ઓછું મહત્વનું છે શું છે ડિઝાઈન આધારિત ટેસ્ટીંગ વધુ મહત્વનું છે જેને ગ્રે બોક્સ ટેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે તે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે ક્લાસ સંબંધોમાં ભૂલો હાજર રહેવાની શક્યતા છે જે મેથડ બોડીની જગ્યાએ ડિઝાઇન મોડેલનો ઉપયોગ કરીને રજૂ થાય છે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ વિશે શું જો તમને પ્રક્રિયાત્મક કાર્યક્રમમાં યાદ હોય તો આપણી પાસે એક ડિઝાઇન હિયાર્ચી હતો મોડ્યુલો હિયાર્ચી માં હાજર છે અને તેના આધારે આપણી પાસે મિશ્રિત ઈન્ટીગ્રેશન સ્ટ્રેટેજિમાં નીચેથી નીચે છે પરંતુ અહીં કમનસીબે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામમાં ડિઝાઇન હાયરરકી નથી વસ્તુઓ ખૂબ જ મનસ્વી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે ઈન્ટીગ્રેશન ટેસ્ટીંગ સ્ટ્રેટેજીઓ પણ અલગ છે આપણી પાસે થ્રેડ આધારિત ઈન્ટીગ્રેશન છે આપણે ઇવેન્ટને પ્રતિસાદ આપવા માટે જરૂરી ક્લાસોને ઈન્ટીગ્રેશન કરીએ છીએ એક પદ્ધતિ પર એક પદ્ધતિ કહેવામાં આવે છે અને પછી તેને અન્ય ક્લાસ પદ્ધતિઓ કહેવાની જરૂર છે આપણે તેમને ઈન્ટીગ્રેશન કરવાની જરૂર છે જેને થ્રેડ આધારિત ટેસ્ટીંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા એકવાર ઉપયોગનો કેસ ચલાવવામાં આવે ત્યારે ઉપયોગ આધારિત ટેસ્ટીંગ તરીકે ઓળખવામાં આવે છે વિવિધ ક્લાસો માટે કઈ પદ્ધતિઓ ભાગ લે છે તે ક્લાસને અને પછી ક્લસ્ટર ટેસ્ટીંગ ને સંકલિત કરવાની જરૂર છે વિવિધ ક્લાસો જે સહયોગ કરે છે તે પ્રથમ સંકલિત થાય છે અહીં ઈન્ટીગ્રેશન સ્ટ્રેટેજિઓ પણ પ્રક્રિયાગત કાર્યક્રમોથી અલગ છે આપણે સમય પૂરો કરી રહ્યા છીએ આપણે અહીં રોકાઈશું